તેથી ઉદાહરણ તરીકે આ V12 અને V21 છે તેથી આ ખરેખર પોઈન્ટ 1 છે અને આ l એમ્પીયર છે અને આ પોઈન્ટ 2 છે આ પોઈન્ટ 2 આ છે આ છે તેથી આ વોલ્ટેજ V12 છે તેથી જો V12 10 વોલ્ટ આ છે તેથી V21 એ 10 વોલ્ટ હશે V12 શોધો જો આ છે અને આ 10 વોલ્ટ હોઈ શકે છે તો V21 એ 10 વોલ્ટ હશે આ સમજી શકાય તેવું છે તેથી કદનો ઉપયોગ વોલ્ટેજ પોલેરિટી ની સંદર્ભ દિશા રજૂ કરવા માટે થાય છે વોલ્ટેજ V12 નું અર્થઘટન કરી શકાય છે મેં સંભવિત પોઈન્ટ 1 ને કહ્યું કે પોઈન્ટ 2 ના સંદર્ભમાં V12 છે તેથી તાર્કિક રીતે તે V12 અનુસરે છે જો V12 e 10 વોલ્ટ છે તો V21 એ 10 વોલ્ટ હશે તેથી V12 V V21 તેથી વધુ સમજૂતીના હેતુ માટે સમાન વોલ્ટેજ ની આકૃતિ 1 7 2 પર આવો દાખ્લા તરીકે અહીં તે પોઈન્ટ 1 છે તે 1 છે અને 2 છે આ લેમ્પ છે તેથી તે 10 વોલ્ટ છે તેથી પોઈન્ટ 1 પોઈન્ટ 2 ઉપર 10 વોલ્ટ છે આનો અર્થ છે તેવી જ રીતે જો તે આ 1 છે આ 2 છે હવે પોલારીટી બદલાઈ ગઈ છે ધારો કે આ છે આ છે તેથી આ રહ્યું અને આ બન્યું અને આ બન્યું તેથી આ પણ જેવું હોઈ શકે છે આ એક છે તેથી પોઈન્ટ 2 પોઈન્ટ 1 ઉપર 10 વોલ્ટ છે તેથી જ્યારે પણ આ રીતે વાત કરો તેમના સંદર્ભ પોઈન્ટ તરીકે લો જો તે જેવું છે જો તે આ રીતે આપવામાં આવે છે તેનો અર્થ એ કે પોઈન્ટ 1 કે જે ટર્મિનલ પોઈન્ટ 1 અને પોઈન્ટ 2 પર 10 વોલ્ટ છે અને તે 2 અહીં છે 1 છે પરંતુ 10 વોલ્ટ તેનો અર્થ એ છે કે પોઈન્ટ 2 છે પોઈન્ટ 1 ઉપર 10 વોલ્ટ સમજી શકાય તેવું છે તે આ ટર્મિનલ છે કારણ કે ત્યાંથી સંદર્ભ પોઈન્ટ અર્થ લેશે તેથી અહીં તે પોઈન્ટ 2 પોઈન્ટ 1 ઉપર 10 વોલ્ટ છે અહીં તે પોઈન્ટ 1 પર 10 વોલ્ટ સમજી શકાય તેવું છે તેથી સમાન વોલ્ટેજ V12 બંને એકબીજાની સમકક્ષ છે તેથી તે હમણાં જ સમજાવવામાં આવ્યું છે તેથી સામાન્ય રીતે આ 1 થી 2 નો વોલ્ટેજ ડ્રોપ 2 થી 1 નો વોલ્ટેજ વધારો સમાન છે તેથી પછી p અથવા ઉર્જા છે તેથી p અથવા અને ઉર્જા ગણતરી સર્કિટ વિશ્લેષણમાં ખૂબ જ પ્રભાવશાળી છે કારણ કે માત્ર કરંટ અને વોલ્ટેજ વાસ્તવમાં બંને બધા હેતુને પૂર્ણ કરતા નથી કારણ કે આઉટપુટ કદાચ p થાય ઉદાહરણ તરીકે ધારો કે નિવાસસ્થાનમાં બલ્બ છે ત્યાં ટ્યુબ લાઇટ છે આ બધાને p દ્વારા રજૂ કરવામાં આવે છે તેથી વોલ્ટેજ અને કરંટ ઇલેક્ટ્રિક સર્કિટમાં ઉપયોગી વેરિયેબલ છે પરંતુ તે પોતાને દ્વારા પૂરતા નથી એક કારણ એ છે કે સિસ્ટમનું ઉપયોગી આઉટપુટ ઘણીવાર નોન ઈલેક્ટ્રીકલ હોય છે અને આ આઉટપુટ p અથવા અને ઉર્જાની દ્રષ્ટિએ અનુકૂળ રીતે વ્યક્ત થાય છે અને બીજી વસ્તુ એ છે કે આઉટપુટ અથવા જો ઈલેક્ટ્રીકલ એલિમેન્ટ અથવા ઉપકરણો લો તેમનું p or આઉટપુટ કદાચ મર્યાદિત છે કદાચ 40 વોટ કદાચ 1000 વોટ પરંતુ તે મર્યાદિત છે તેથી બીજું કારણ એ છે કે તમામ વ્યવહારુ ઉપકરણો પર p ની માત્રા પર મર્યાદા છે અથવા તેઓ માત્ર કેટલાક ઉપકરણોને સંભાળી શકે છે જો કોઈ પણ વસ્તુ બલ્બ અથવા કોઈપણ લાઈટ અથવા પંખો હોઈ શકે છે તો ત્યાં કેટલાક સ્પેશીફીકેશન મળશે અને એક સ્પેશીફીકેશન p છે ઉદાહરણ તરીકે અમારા અનુભવથી બધા જાણે છે કે 60 વોટનો બલ્બ 40 વોટના બલ્બ કરતા વધારે લાઈટ આપે છે કારણ કે 60 વોટનો પાવર 40 વોટ કરતા વધારે છે તે પણ જાણે છે કે જ્યારે આપણું વીજળીનું બિલ ચૂકવવામાં આવે છે ત્યારે વાસ્તવમાં વોટ અવર નો વપરાશ કરતી ઇલેક્ટ્રિક ઉર્જા માટે ચૂકવણી કરવામાં આવે છે ચોક્કસ સમયગાળા દરમિયાન અથવા તે ગમે તે ઇલેક્ટ્રિક બિલ ચૂકવે તો આ વોટ અવર છે યુનિટ ના ઉચ્ચ મૂલ્યોમાં કિલો વોટ અવર છે તેથી કેટલીકવાર આ ઉર્જાને આ રીતે વ્યાખ્યાયિત કરે છે કે ઉર્જા p છે અથવા કલાક દ્વારા ગુણાકાર કરવામાં આવે છે કારણ કે જો તે ઊર્જા p છે અથવા કલાક દ્વારા ગુણાકાર થાય છે કારણ કે તે વોટ અવર વોટ કલાક છે હવે જાણો p અથવા ઉર્જાને વોલ્ટેજ અને કરંટ સાથે જોડો કારણ કે હવે p અથવા અને ઉર્જાને વોલ્ટેજ સાથે સમાંતર ll કરંટ સાથે જોડવા પડશે તેથી p અથવા વિસ્તરણ અથવા શોષી લેતી ઉર્જાનો સમય દર છે તેથી p અથવા વોટમાં માપવામાં આવે છે તેથી ગાણિતિક રીતે p dw dt તે વાસ્તવમાં તે છે જે વિસ્તૃત અથવા શોષિત ઉર્જાનો સમય દર છે તેથી તે p dwdt છે જ્યાં p એ p છે અથવા વોટમાં w એ જુલ ્માં ઉર્જા છે અને t એ બીજામાં સમય છે તેથી આ સમીકરણમાંથી 1 વોટ છે 1 વોટ 1 જુલ પ્રતિ સેકંડ તે એક જ્યુલ પ્રતિ સેકન્ડ છે તેથી ફરી એકવાર p અથવા વાસ્તવમાં વોટમાં છે તેથી ગાણિતિક રીતે આ dt ભાગ્યા p dw છે અને તેમાંથી ભૌતિકશાસ્ત્રમાંથી વ્યાખ્યા p છે અથવા ઉર્જાના વિસ્તરણ અથવા શોષણનો સમય દર છે ફક્ત p લખશો નહીં અથવા ઉર્જાનો સમય દર છે પછી તે યોગ્ય નથી p લખવું વધુ સારું છે અથવા ઊર્જા વિસ્તૃત અથવા શોષવાનો સમય દર છે તેથી તેથી સમીકરણ 1 1 માંથી I dqdt અને તેથી આગળ જોયું છે 6 આ સમીકરણ 1 6 છે તેથી p dwdt આ સમીકરણ dwdq dqdt લખી શકે છે અને dwdq એ જોયું છે કે તે V છે અને સમીકરણ 1 1 I dqdt થી તે i છે સમીકરણ 1 4 થી તે dwdq v છે તેથી p vi તેથી આ વાસ્તવમાં p એ p છે અથવા તેથી આ સમીકરણ 7 છે મને લાગે છે કે મારે તેને ફરીથી લખવાની જરૂર નથી હવે તે સમજી શકાય તેવું છે કે dw dt તેને પાર્શીયલ ડેરીવેટીવ માં લખો કે ડીફરેન્શીયલ નો નિયમ છે પરંતુ dw dq dq dt અને dw dq v અને dq જો તે dw dq v છે જે સમીકરણ 1 4 થી છે અને i dq dt જે સમીકરણ 1 1 માંથી છે તેથી p or વોલ્ટેજ કરંટ તેથી સમીકરણ 1 7 p બતાવે છે અથવા મૂળભૂત સર્કિટ એલિમેન્ટ સાથે સંકળાયેલું છે તે એલિમેન્ટ માં કરંટ અને એલિમેન્ટ માં વોલ્ટેજ નું ઉત્પાદન છે તેથી p or ટર્મિનલ્સની જોડી સાથે સંકળાયેલ જથ્થો છે અને અમારી ગણતરીમાંથી તે કહેવા માટે સક્ષમ હોવા જોઈએ કે p or એલિમેન્ટ ને પહોંચાડવામાં આવી રહ્યું છે અથવા એલિમેન્ટ દ્વારા પૂરું પાડવામાં આવે છે જો p અથવા a ચિહ્ન હોય તો આ રસપ્રદ છે આ સમજવું પડશે જો p અથવા તેમાં ચિહ્ન p હોય અથવા એલિમેન્ટ દ્વારા પહોંચાડવામાં આવે અથવા શોષાય છે જો p અથવા એક ચિહ્ન છે અથવા આંકડાકીય અને અન્ય વસ્તુમાં છે તો આ સાથે ટેવાયેલા હશે અને જો બીજી બાજુ p or એ ચિહ્ન છે જે પી છે અથવા એલિમેન્ટ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે પરંતુ પરંતુ જ્યારે p or પોઝીટીવ અથવા નેગેટીવ સંકેત હોય ત્યારે કેવી રીતે ખબર પડે તેથી આ પ્રશ્ન છે તેથી વોલ્ટેજ ની પોલારીટી અને કરંટ ની દિશા p ની નિશાની નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે તેથી આ પર એક નજર આ એક સરળ સર્કિટ એલિમેન્ટ છે તે કંઈક છે તેથી આ છે આ છે તેથી કરંટ છે આ કરંટ છે માફ કરશો આ ટર્મિનલ છે કરંટ દિશા આ દિશામાંથી વહે છે અને અહીં વાસ્તવમાં તે શું કરશે જ્યારે પણ કરંટ પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશ કરશે કરંટ પોઝીટીવ સંકેત લેશે તેથી આ કરંટ ટર્મિનલમાં દાખલ થઈ રહ્યો છે ટર્મિનલથી કરંટ વહે છે તેથી તેથી જ p અથવા પોઝીટીવ છે તેનો અર્થ એ છે કે આ એલિમેન્ટ વાસ્તવમાં ઈલેક્ટ્રીકલ p અથવા તેથી શોષી લે છે તેનો અર્થ એ છે કે જ્યારે i ટર્મિનલ છોડે છે અથવા ટર્મિનલમાં પ્રવેશ કરે જેને આ ટર્મિનલ કહે છે તેનો અર્થ એ છે કે આ દિશામાં કરંટ વહે છે તેથી p vi હવે તે વાસ્તવમાં ટર્મિનલમાં પ્રવેશી રહ્યું છે અને જ્યારે કરંટ ટર્મિનલ સાઇન છોડી રહ્યું છે તે જ સમયે તે સમજી શકે છે કે વાસ્તવમાં i કરંટ ચાલુ છે એલિમેન્ટ છે તેથી કરંટ એ છે જે ટર્મિનલમાં દાખલ થાય છે અને જ્યારે કરંટ ટર્મિનલ છોડે છે તે ટર્મિનલ છોડી રહ્યું છે તેથી કરંટ ચિહ્નોનું પ્રતીક હું દિશા લઈશ તે નેગેટીવ હશે તેથી p vi અહી v નું ઊંધું v જ છે પણ i નું ચિહ્ન બદલાશે તે vi થશે આ p or શોષાય છે છે અને અને આ કિસ્સામાં એલિમેન્ટ p or પૂરું પાડે છે અથવા કારણ કે p v i છે તેથી એક આ દાખલ કરી રહ્યું છે જેને ટર્મિનલ કહીશું બીજું ટર્મિનલ છોડી રહ્યું છે તેથી જ્યારે તે દાખલ થઈ રહ્યું છે તે ટર્મિનલ ચિહ્ન એ કરંટ નું ચિહ્ન હોવું જોઈએ અને જ્યારે ટર્મિનલ છોડશે ત્યારે તે હોવું જોઈએ આ અમુક બાબતોનો મારો મતલબ છે ચોક્કસ બાબતો ને ધ્યાનમાં રાખવી તેથી p or રેફરન્સ પોલારીટી માટે પેસીવ સાઈન કન્વેશન નો ઉપયોગ કરો હવે p or પોઝીટીવ નિશાની માટે કરંટ ની દિશા છે અને આ દર વાસ્તવમાં કંઈ નથી તેથી વોલ્ટેજ ની કરંટ અને પોલારીટી ની દિશા આકૃતિ 1 8 a અને b માં બતાવેલ સાથે પુષ્ટિ કરવી આવશ્યક છે હવે પેસીવ સાઈન કન્વેશન દ્વારા મેં જે પણ કહ્યું તે કરંટ વોલ્ટેજ ની પોઝીટીવ પોલારીટી દ્વારા પ્રવેશે છે અને આ કેસ p vi કારણ કે આ કરંટ તેમની પોઝીટીવ પોલારીટી દ્વારા પ્રવેશી રહ્યો છે જ્યારે પણ કરંટ પોઝીટીવ પોલારીટી દ્વારા પ્રવેશ કરે છે તેથી સાઇન ઇન કરો કે કરંટ ચિહ્ન તે તરીકે જ લેવું જોઈએ તેથી જ p vi અને આ કિસ્સામાં કરંટ આ વસ્તુ કરંટ છોડી રહી છે ટર્મિનલ લેવું જોઈએ તેથી જ p vi તેથી પેસીવ સાઈન કન્વેશન દ્વારા કરંટ વોલ્ટેજ ની પોઝીટીવ પોલારીટી દ્વારા પ્રવેશે છે અને આ કેસ p vi તેનો અર્થ છે vi 0 તેથી vi 0 સૂચવે છે કે જ્યારે p vi ત્યારે એલિમેન્ટ p શોષી રહ્યું છે તેથી એલિમેન્ટ આ કિસ્સામાં vi નેગેટિવ તરીકે આકૃતિ b તરીકે એલિમેન્ટ માં p or છોડે અથવા સપ્લાય કરે છે સમગ્ર લખાણ દરમિયાન અથવા આ કોર્સ દરમિયાન પેસીવ સાઈન કન્વેશન નું પાલન કરશે તેથી હું ફરી એકવાર સૂચન કરું છું કારણ કે પછીનો તબક્કો કોઈપણ સમસ્યા હલ કરશે તે બીજી વસ્તુ છે તેથી મૂળભૂત વસ્તુ શરૂઆતમાં હોવી જોઈએ જેથી તે સ્પષ્ટ હોવી જોઈએ તેનો અર્થ એ છે કે જ્યારે પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશ કરતો હોવ ત્યારે i પોઝીટીવ હોવો જોઈએ જ્યારે પોઝીટીવ ટર્મિનલ છોડીને i નેગેટીવ હોવો જોઈએ તેથી જ્યારે તે પોઝીટીવ છે ત્યારે તે એલિમેન્ટ છે p શોષી લે છે અથવા જ્યારે તે નેગેટીવ એલિમેન્ટ છે ત્યારે આ એલિમેન્ટ vi નો અર્થ છે કે તે p સપ્લાય કરે છે અથવા પહોંચાડે છે અથવા તેથી જ તે vi છે તેથી પેસીવ સાઈન કન્વેશન છે જ્યારે મેં કહ્યું કે જ્યારે એલિમેન્ટ અને p vi ના પોઝીટીવ ટર્મિનલ દ્વારા કરંટ પ્રવેશે છે જો કરંટ નેગેટીવ ટર્મિનલ દ્વારા પ્રવેશે છે તો p vi તેનો અર્થ એ છે કે જો આકૃતિને બીજી રીતે જુઓ તો મને લાગે છે કે તે કરંટ માં નેગેટીવ ટર્મિનલ દ્વારા પ્રવેશ કરી રહ્યો છે અને મેં અહીં પણ બનાવ્યો છે તે બીજી રીત છે કે પોઝીટીવ ટર્મિનલ દ્વારા કરંટ માં પ્રવેશ કરવો તે i છે તેથી p vi કરંટ દાખલ નેગેટીવ ટર્મિનલ છે p vi નહિંતર કરંટ પોઝીટીવ ટર્મિનલ દ્વારા પ્રવેશ કરે છે અથવા નેગેટીવ ટર્મિનલમાંથી નીકળી જાય છે સૌથી સહેલો રસ્તો એ પોઝીટીવ ટર્મિનલ દ્વારા કરંટ માં પ્રવેશ કરે તેથી તે vi છે કરંટ નેગેટીવ ટર્મિનલ દ્વારા પ્રવેશ કરે છે તે છે vi કરંટ પોઝીટીવ ટર્મિનલ એલિમેન્ટ દ્વારા પ્રવેશ કરે છે p શોષી રહ્યું છે અથવા નેગેટીવ ટર્મિનલ એલિમેન્ટ દ્વારા કરંટ પ્રવેશ p સપ્લાય અથવા પહોંચાડી રહ્યું છે અથવા મને આશા છે કે આ સમજાયું હશે તેથી સામાન્ય રીતે p લખી શકે છે અથવા શોષિત p અથવા સપ્લાય કરી શકે છે જે રીતેI12 I21 V V12 V21 હશે તેવી જ ખ્યાલ p અથવા શોષિત p લખી શકે છે અથવા પૂરા પાડવામાં આવે છે કારણ કે p અથવા સંતુલન અથવા ઉર્જા સંતુલન હવે સમાન છે તેને સંતોષવું પડશે હવે તે આકૃતિ જુઓ આ આંકડો એક પોઈન્ટ તે શોષતા p સાથે એલિમેન્ટ ના 2 કેસો દર્શાવે છે જો તે અહીં જુઓ p અથવા દાખલ કરો માફ કરંટ દાખલ પોઝીટીવ ટર્મિનલ આ છે અને આ 5 વોલ્ટ છે તેથી p or શું હશે V 5 વોલ્ટ 4 છે અને I 4 એમ્પીયર તેથી p or 5 4 હશે તેથી 20 વોટ કારણ કે કરંટ દાખલ પોઝીટીવ ટર્મિનલ સમાન વસ્તુ દેખાય છે આ આ છે હવે આ 2 છે આ છે અને તે અહીં છે તે પ્રવેશમાં છે પોઝીટીવ ટર્મિનલ છે પણ અહીં પણ જો તે કરંટ પોઝીટીવ ટર્મિનલ દ્વારા પ્રવેશી રહ્યો છે કારણ કે કરંટ આની જેમ જાય છે અને આની જેમ જાય છે તેથી આ કિસ્સામાં માત્ર પકડી રાખો તેથી આ કિસ્સામાં આ i 4 એમ્પીયર છે તેથી આ તે છે કે જેને કોલ કરંટ આ રીતે જઈ રહ્યો છે તે આની જેમ જઈ રહ્યું છે તે 4 એમ્પીયર છે તેથી પોઝીટીવ ટર્મિનલ દ્વારા કરંટ દાખલ થવું અને આ કિસ્સામાં અહીં પણ પોઝીટીવ ટર્મિનલ દ્વારા કરંટ પ્રવેશ આ રીતે જાય છે આ રીતે 4 એમ્પીયર પણ જાય છે તેથી છેવટે બંને કેસો કરંટ માં પોઝીટીવ ટર્મિનલ દ્વારા દાખલ થાય છે પરંતુ અહીં તે 1 2 છે અહીં પણ 1 2 છે પરંતુ આ આમાં રહ્યું છે તેથી આ કિસ્સામાં પણ p 5 4 તેથી તેનો અર્થ છે કે 20 વોટ શું કહે છે તેથી બંને કેસો એલિમેન્ટ વાસ્તવમાં p or શોષણ કરે છે તેથી બંને સર્કિટ લાગુ પડે છે તે p or શોષણ કરે છે તેથી બંને જે બંને સર્કિટને બોલાવે છે તે ખરેખર p or શોષી લે છે તેથી હું આશા રાખું છું કે આ સમજાયું હશે તેથી બંને સર્કિટ તે છે p 20 વોટ 5 4 અહીં પણ 5 20 માત્ર એક જ વસ્તુ છે જુઓ કે તે પોઝીટીવ ટર્મિનલ દ્વારા અહીં દાખલ થતો કરંટ i પણ આ રીતે જતો રહે છે તેથી થોડું જાણીએ આ સમજવું જોઈએ પછી વસ્તુઓ પછીના તબક્કા માટે સરળ બનશે હવે આ હવે આ એક જો p કે સપ્લાય સાથેના એલિમેન્ટ ના 2 કેસ આ કિસ્સામાં જો જુઓ કે કરંટ માં ખરેખર પ્રવેશ કરતો નેગેટિવ ટર્મિનલ ફક્ત હું આ વસ્તુ માટે કરીશ તો હું તેને આની જેમ બનાવીશ આ 4 એમ્પીયર છે તેથી કરંટ આ રીતે ચાલે છે તેથી આ દિશા અહીં આપવામાં આવી છે તેથી કરંટ વાસ્તવમાં નેગેટીવ ટર્મિનલ દ્વારા પ્રવેશે છે તેથી મને નેગેટીવ તરીકે લેવો જોઈએ તેથી p 4 5 તેથી 20 વોટ તેનો અર્થ એ છે કે આ એલિમેન્ટ ખરેખર p or સપ્લાય કરે છે એ જ રીતે અહીં પણ કરંટ નેગેટિવ ટર્મિનલમાં પ્રવેશ કરી રહ્યો છે તેથી તે આ રીતે ચાલે છે તેથી કરંટ દાખલ કરો નેગેટીવ ટર્મિનલ અહીં પણ તે છે તેથી આ હશે 4 5 તેથી 20 વોટ તેનો અર્થ છે કે p or નેગેટીવ છે તેથી આ એલિમેન્ટ p સપ્લાય કરી રહ્યું છે તેથી આ ખરેખર લેવામાં આવે છે 20 વોટ અને 20 વોટ છે તેથી હવે કોઈપણ ઇલેક્ટ્રિક સર્કિટ માટે ઉર્જા સંરક્ષણના કાયદાનું પાલન કરવું આવશ્યક છે આ કારણોસર સમયની કોઈપણ ક્ષણે થોડી મને આશા છે કે તે તે છે જે તે વાંચી શકાય છે તે આ કારણોસર કોઈપણ સમયે તેનું પાલન કરવું આવશ્યક છે p ની બીજગણિત રકમ અથવા સર્કિટમાં 0 હોવી જોઈએ તેથી સામાન્ય સિગ્મા p અથવા 0 p 0 લખી શકે છે આપણો અર્થ સર્કિટમાં છે ઘણા વોલ્ટેજ સ્રોતો અને ઘણા ઈલેક્ટ્રીકલ એલિમેન્ટ હોઈ શકે છે તેથી સ્ત્રોતો ઘણા કેસો p or પહોંચાડવામાં આવશે અને p or શોષી લેવામાં આવશે તેથી કુલ p અથવા વિતરિત અને કુલ અથવા બીજી રીતે હું તે p મૂકી શકું છું અથવા પહોંચાડી શકું છું p અથવા પહોંચાડી શકું છું અથવા આપેલ p અથવા શોષિત 0 તેથી આ કિસ્સામાં p કે તે સિગ્માના કિસ્સામાં પણ p 0 તેનો અર્થ એ છે કે બધા p or પછીનો સરવાળો પાછળથી જોશે કે આ કેવી રીતે આ p ને બોલાવે છે અથવા વિતરિત p or શોષાય છે જે પછીથી જોશે તેથી સામાન્ય સરવાળોમાં સિગ્મા 0 આ તે છે તેથી આ સમીકરણ 1 8 તે એ હકીકતની પુષ્ટિ કરે છે કે સર્કિટને કુલ p or પૂરા પાડવામાં આવેલ બાલ કુલ p or શોષાય છે તેથી આ ખ્યાલ છે કે આ રીતે સિગ્મા p 0 લખો આ એક પછીથી જોશે જ્યારે હું ઉદાહરણ તરીકે લઈશ હવે ઉર્જાની ગણતરી કરવા માટે સર્કિટ એલિમેન્ટ દ્વારા પૂરા પાડવામાં અથવા શોષાય છે સમય t 0 અને t સંકલિત p અથવા તેથી જાણો કે p અથવા dw dt તેથી dw હું સમજી શકાય તેવું લખી રહ્યો નથી અગાઉ p જોયું છે અથવા dwdt તેથી જો સંકલિત હોય તો dw pdt હશે તેથી w સમય t 0 થી 2 pdt પરંતુ p vi અહીં p vi અવેજી કરે છે તેથી સમય t0 થી t dt છે તેથી આ ઉર્જા તે છે તેથી ઉર્જા કામ કરવાની ક્ષમતા છે તેથી ઉર્જા જૌલ્સમાં માપવામાં આવે છે તેથી w ને joule માં માપવામાં આવે છે તેથી ઇલેક્ટ્રિક p or યુટિલિટી કંપનીઓ વોટ અવર અથવા કિલો વોટ અવર માં ઉર્જા માપે છે તેથી 1 વોટ અવર 3600 જુલ તેથી હું આશા રાખું છું કે આ થોડા વધુ ઉદાહરણ પર જતા પહેલા હું આશા રાખું છું કે આ મૂળભૂત ખ્યાલને કરંટ વોલ્ટેજ ને p or પેસીવ સાઈન કન્વેશન કહે છે અને પછી p or તે ક callલને શું કહે છે તે સમજી ગયા હશે તે અથવા જે શોષાય છે અથવા વિતરિત થાય છે તેવી જ રીતે વોલ્ટેજ ના કિસ્સામાં જે પોઈન્ટ અન્ય પોઈન્ટ કરતા વધારે છે તે 1 પોઇન્ટ ઉચ્ચ પોઈન્ટ કરતા વધારે છે અન્ય પોઈન્ટ જે વોલ્ટેજ દીઠ છે આ બધી વસ્તુઓ આશાપૂર્વક સમજી ગયા હશે તેથી એક કલાક 3600 જુલ હવે કેટલાક સરળ ઉદાહરણો પર આવે છે કે 5524 ઇલેક્ટ્રોન દ્વારા કેટલો ચાર્જ રજૂ થાય છે આ ઉદાહરણ 1 છે તેથી દરેક ઇલેક્ટ્રોન પાસે p 1 602 10 અથવા p 19 કૂલોમ્બ છે જે અહીં જાણે છે કે 5524 ઇલેક્ટ્રોન હશે 1 602 10 to p અથવા 19 કૂલોમ્બ દીઠ ઇલેક્ટ્રોન 5524 કારણ કે દરેક ઇલેક્ટ્રોન પાસે આ વસ્તુ છે કૂલોમ્બ એટલે જ લખાણ લખી રહ્યા છે 1 602 10 થી ઇલેક્ટ્રોન દીઠ કૂલોમ્બ 5524 ઇલેક્ટ્રોન લખી રહ્યા છે તેથી કુલ 8 849 10 p or 16 કૂલોમ્બ હશે અહીં સ્કેનિંગ માટે થોડુંક કાપવામાં આવ્યું છે તેથી આ વાસ્તવમાં કૂલોમ્બ છે હવે ઉદાહરણ 2 ટર્મિનલમાં દાખલ થતો કુલ ચાર્જ આ છે વાસ્તવમાં આ q 3tsin 2t milli coulomb દ્વારા આપવામાં આવેલ પાન નંબર 17 છે તેથી t 0 4 સેકન્ડ પર કરંટ નક્કી કરો ખૂબ સરળ વસ્તુ q આપવામાં આવી છે તો જાણો કે i dqdt તેથી ddt of 3 t sin 2ϕt તેથી આ 2πt છે તેથી જો આમાંથી ડેરીવેટીવ લો તેથી તે ii 3 sin 2 pi t 6 pi t cosine of 2π t છે જે મિલિ એમ્પીયર છે કારણ કે તે છે તે વાસ્તવમાં મિલિ કૂલોમ્બ માં છે તેથી તેથી જ તે લખી રહ્યું છે તે મિલિ એમ્પીયર છે તેથી t 0 3 સેકંડ પર તેથી અહીં t 0 3 સેકન્ડ મૂકો તેથી આ કિસ્સામાં i 3 sin 2π0 3 6 pi 0 3 મિલી એમ્પીયર તેથી ગણતરી કર્યા પછી આ i 1 106 મિલી એમ્પીયર t 0 4 સેકન્ડમાં મળશે તેથી વાસ્તવમાં અહીં તે હોવું જોઈએ જેને 0 3 કહે છે કારણ કે અહીં મેં t 0 3 લીધું છે પરંતુ અહીં લખતી વખતે જાણીને 0 4 કરવામાં આવ્યું છે તે 0 3 હોવું જોઈએ તેથી કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ તેથી અહીં તે સ્ક્રીન છે અહીં સુધારો કરી શકાતો નથી તેથી તે વાસ્તવમાં આ છે ખરેખર વાસ્તવમાં તે t 0 તેથી કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ તેથી અહીં t 0 3 બનાવ્યું તેથી આગળ એક કુલ ચાર્જ નક્કી કરે છે ઉદાહરણ 1 0 3 નક્કી કરે છે કે ટર્મિનલમાં દાખલ થતો કુલ ચાર્જ t 2 સેકન્ડ અને t 4 સેકન્ડ છે તેથી ટર્મિનલમાંથી પસાર થતા કરંટ ને i 2 t2 t એમ્પીયર આપવામાં આવે છે આ i આપવામાં આવે છે અને સમય ગાળો 2 t 2 સેકંડથી 4 સેકન્ડ આપવામાં આવે છે તેથી સમીકરણ 1 2 નો ઉપયોગ કરીને જે i dq dt i dq dt જાણે છે તેથી dq idt તેથી q એકીકરણ ydt પરંતુ સમય મર્યાદા t0 થી t છે તેથી આ સમીકરણ 1 2 માંથી છે તેથી તે t0 આપવામાં આવે છે આ 2 t 2 સેકન્ડ અને t 4 સેકન્ડ આપવામાં આવે છે તેથી અહીં વાસ્તવમાં t0 2 સેકંડ અહીં આ t 0 બરાબર 2 સેકન્ડ છે અને આ t 4 સેકન્ડ છે તેથી તે 2 થી 4 2 t 2 t dt છે તેથી જો આને સંકલિત કરો તો તે 2 by 3 t 3 t 2 by 2 મર્યાદા 2 થી 4 છે જો સરળ બનાવો તેથી q 31 33 કૂલોમ્બ મળશે તેથી આગળનું ઉદાહરણ 1 4 છે તેથી આપેલ સર્કિટ એલિમેન્ટ માટે ચાર્જ વિરુદ્ધ સમય qt 0 દ્વારા 0 થી ઓછા અને qt 2 2 100t for t 0 માટે આપવામાં આવે છે Qt પહેલેથી જ આપવામાં આવે છે તે માત્ર ગ્રાફ છે તે શોધવાનું છે પછી બંને ગ્રાફ કરો તો ઉકેલ જાણી લો કે it dqdt તેથી તેને 0 થી ઓછા t માટે qt 0 આપવામાં આવે છે તેથી તે વાસ્તવમાં જો 0 થી ઓછા માટે પણ ડેરીવેટીવ લે છે તો વાસ્તવમાં જ્યારે પણ લો ત્યારે તે 0 થી ઓછો થાય છે તેનો અર્થ એ છે કે આ સર્કિટની જૂની માહિતી જેવું છે પાછળથી ટ્રાન્ઝીયન્ત માં આ જોવાનો પ્રયત્ન કરશે તે સર્કિટની જૂની માહિતી છે તેથી તે ગાણિતિક રીતે પ્રતિનિધિત્વ કરે છે તે તે છે જે 0 થી ઓછું છે તેથી આ કિસ્સામાં qt 0 છે તેથી 0 થી ઓછા ટી માટે તેથી આ 0 છે અને જ્યારે qt 2 2 e to the p or 100 t ડેરીવેટીવ dqtdt લો તેથી જો અહીં આવું થાય તો તે 200 e to the p or 100 t હશે તેથી આ કિસ્સામાં જો t આ ફોર્મુલા માં મૂકો જો t 0 મૂકો તો ત્યાં e કે p અથવા 0 તેથી વાસ્તવમાં 1 તેથી 2 2 0 તેથી ગ્રાફ 0 થી શરૂ થાય છે અને જ્યારે t વધી રહ્યું છે ત્યારે તે મિલિસેકંડમાં છે તેથી જ્યારે t છેલ્લે વધી રહ્યું છે ત્યારે તે સ્થિર સ્થિતિ 2 સુધી પહોંચશે જ્યારે અહીં જ્યારે t વધી રહ્યું છે જેમ કે t 0 થી વધારે અને t વધી રહ્યું છે t અનંત તરફ વલણ ધરાવે છે તેથી તેનો અર્થ એ છે કે આ શબ્દ અદ્રશ્ય થશે માત્ર 2 જ હશે તેથી તેથી જ તે નજીક આવી રહ્યો છે અને તે qt છે કુલમ્બ કે 2 કૂલોમ્બ છે અને આ કરંટ છે જ્યારે t 0 કરંટ 200 એમ્પીયર છે કારણ કે જ્યારે t 0 આ ટર્મ 1 તેથી તે 200 છે તેથી તે 200 થી શરૂ થાય છે અને જ્યારે t વધી રહ્યું છે જ્યારે t વધી રહ્યું છે ત્યારે આ કરંટ વાસ્તવમાં 0 તરફ આવી રહ્યું છે અને જ્યારે t અનંત તરફ વલણ ધરાવે છે t અનંત તરફ જઈ રહ્યું છે ત્યારે આ શબ્દ અદૃશ્ય થઈ જશે તે 0 તેથી સ્થિર સ્થિતિમાં કરંટ 0 તેથી આ છે આ વસ્તુનો ગ્રાફ તે સમય વિરુદ્ધ છે અને આ qt વિરુદ્ધ સમય છે આ ગ્રાફ છે તેથી ચાર્જનો ગ્રાફ અને આ કરંટ નો ગ્રાફ છે તેથી ઉદાહરણ તરીકે અન્ય એક ઉદાહરણ 1 5 એક એલિમેન્ટ માંથી વહેતો કરંટ એ છે કે i 0 થી વધારે અને 1 કરતા ઓછો t માટે એક એમ્પીયર અને બીજી વસ્તુ જો તે 1 કરતા વધારે માટે 3 t 2 એમ્પીયર હોય અને જ્યારે કરંટ સમય 0 અને 1 હોય ત્યારે કરંટ એક એમ્પીયર છે જે કરંટ છે અને જ્યારે 1 કરતા વધારે હોય ત્યારે તે 3 t 2 એમ્પીયર આપવામાં આવે છે તેથી t 0 સેકંડથી t 2 સેકંડ સુધી એલિમેન્ટ માં દાખલ થતો ચાર્જ શોધવો પડશે તેથી આ એલિમેન્ટ ને t 0 સેકંડથી t 2 સેકંડમાં દાખલ કરતો ચાર્જ નક્કી કરે છે તો જાણો કે q t0 to idt હમણાં જ જોયું છે અને t 0 to t 1 idt t 1 to t i dt પછી 2 સમય અંતરાલ રાખો આ t0 છે અને આ t 1 છે t 1 એક સેકન્ડ છે તેથી 0 થી 1 તેથી t 0 થી t 1 તેથી આ t0 છે વાસ્તવમાં t 0 વાસ્તવમાં 0 અને t 1 એક સેકન્ડ છે બીજી વસ્તુ 2 સેકન્ડમાં જોઈએ છે તેથી બીજો એ છે કે 1 to t તેથી t 1 ફરીથી એક સેકંડ છે આ એક છે અને t 2 સેકંડ તેથી 2 હું આશા રાખું છું કે તે સમજી શકાય તેવું છે કારણ કે જ્યારે આ t0 થી t ને સમજવામાં આવે છે તેથી તેમાં 2 અંતરાલો છે એક 0 થી 1 અને બીજો 1 કરતા મોટો છે પરંતુ 0 થી 2 સેકન્ડમાં શોધવું પડશે તેથી 0 થી 1 એટલે કે t0 0 અને t 1 1 અને પછી આ એક પછી t 1 થી t t 1 1 પછી 1 થી 2 સેકન્ડ અને t 2 idt શું છે આ idt છે તેથી આને 0 થી 1 i 1 dt તરીકે લખી શકાય છે કારણ કે આ એક એમ્પીયર આપી રહ્યું છે તેથી i આ કિસ્સામાં i માં અંતરાલ 0 અને 1 i એક એમ્પીયર તેથી તેથી જ તે માં એક dt છે અને જ્યારે t એક કરતા વધારે હોય ત્યારે તે 3 t 2 a હોય છે તેથી 1 to t 1 to પણ 0 અને 2 સેકન્ડમાં થવા માંગો છો તેથી 1 થી 2 તે 3 t 2 dt આ સરળ બાબત છે પણ મને આશા છે કે આ સમજાયું હશે જ્યારે સંકલિત અને હલ થશે તેને q 8 કુલોમ્બ મળશે આ વાસ્તવમાં 8 c 8 coulomb છે તેથી હું સમજણ માટે ફરી એક વાર પુનરાવર્તન કરું છું કારણ કે અને જો પહેલા જ વર્ષમાં શરૂ થાય છે કે તે 0 માં એક છે અને તે t 0 0 t 1 1 છે પરંતુ દાખલ થતો ચાર્જ નક્કી કરવો પડશે t 0 સેકંડથી t 2 સેકંડ સુધીનું એલિમેન્ટ પરંતુ પહેલા આને ધ્યાનમાં લેવું જોઈએ કારણ કે 0 થી 1 તેથી આ એક એમ્પીયર છે તેથી t 0 થી t idt અને પછી t 0 જેને આ એક t 0 થી t 1 કહે છે પછી t 1 થી t t 1 ને t અને પછી 0 થી 1 ને 0 થી 1 કરંટ માં એક એમ્પીયર છે તેથી એક dt કે તે એક કરતા વધારે છે તે એક થી 2 3 t 2 dt છે કારણ કે ફોર્મુલા 3 t 2 છે તે 1 કરતા વધારે છે પરંતુ 1 અને 2 માં એક મતલબ કે આ 3 t 2 d dt જો આને સંકલિત કરો તો તે 17 હશે તેથી મને આશા છે કે 8 કૂલોમ્બ આ સરળ બાબત સમજી ગયા હશે હવે બીજી વસ્તુ અન્ય ઉદાહરણ એ છે કે આ ખરેખર પૃષ્ઠ નંબર 19 છે તેથી ઈલેક્ટ્રીકલ ઉર્જા અવરોધમાં 8 કિલો જુલ પ્રતિ મિનિટના દરે ગરમીમાં રૂપાંતરિત થાય છે તેમાંથી કોલ અને ચાર્જ 300 કૂલોમ્બ પ્રતિ મિનિટના દરે વહે છે તો અવરોધ ટર્મિનલમાં વોલ્ટેજ તફાવત શું છે તેથી ઈલેક્ટ્રીકલ ઉર્જા અવરોધમાં 8 કિલો જુલ પ્રતિ મિનિટના દરે ગરમીમાં રૂપાંતરિત થાય છે અને 300 કૂલોમ્બ પ્રતિ મિનિટના દરે ચાર્જ થાય છે તો અવરોધ ટર્મિનલમાં વોલ્ટેજ તફાવત શું છે તેથી આ કિસ્સામાં જાણો કે v p i તે p છે અથવા તેનો અર્થ છે કે p પ્રતિ મિનિટ 8 કિલો જુલ આપવામાં આવે છે તેથી તે 8 103 છે તેથી 1000 જુલ પ્રતિ મિનિટ અને q આપવામાં આવે છે કે પ્રતિ મિનિટ 300 કૂલોમ્બ તેથી તે પ્રતિ મિનિટ 300 કૂલોમ્બ છે તેથી તે કૂલોમ્બ દીઠ 26 67 જુલ છે જે કૂલોમ્બ દીઠ વોલ્ટેજ જુલ છે વોલ્ટેજ અગાઉ જોયું છે તેથી v 26 67 વોલ્ટ તેથી અને બીજી બાબત એ છે કે ઉર્જા સ્ત્રોત 4 એમ્પીયરનો અચળ કરંટ 6 સેકન્ડ માટે લેમ્પ દ્વારા વહેવા માટે દબાણ કરે છે જો 4 કિલો જુલ લાઈટના સ્વરૂપમાં આપવામાં આવે છે અને ગરમી ઉર્જા લેમ્પ પર વોલ્ટેજ ડ્રોપ નક્કી કરે છે તેથી તે કહી રહ્યું છે કે ઉર્જા સ્ત્રોત 4 એમ્પીયરનો અચળ કરંટ 6 સેકન્ડ માટે લેમ્પ દ્વારા વહેવા માટે દબાણ કરે છે જો લાઈટ અને ગરમી ઉર્જાના રૂપમાં 4 કિલો જુલ આપવામાં આવે તો લેમ્પ પર વોલ્ટેજ ડ્રોપ નક્કી કરે છે તેથી કુલ ચાર્જ q છે તે જાણો i dq dt તેથી સામાન્ય રીતે તે લખી શકે છે dq i dt તેથી અહીં ડેલ્ટા eq i dt લખી રહ્યા છીએ તેથી ડેલ્ટા eq છે તેથી મને 4 એમ્પીયર આપવામાં આવે છે આ 4 એમ્પીયર અચળ છે અને સમય t એ 6 સેકન્ડ છે તેથી ડેલ્ટા t 6 સેકન્ડ છે તેથી 4 6 એટલે કે 24 કૂલોમ્બ છે તેથી અને વોલ્ટેજ ડ્રોપ વોલ્ટેજ તે સંભવિત તફાવત dw dq તેથી અહીં ડેલ્ટા eq દ્વારા v in delta w માટે લખી રહ્યા છીએ તેથી તેને 4 કિલો જુલ આપવામાં આવે છે તેથી 4103∆q ને 24 કૂલોમ્બ મળ્યા તેથી તે એક 166 67 વોલ્ટ છે 8 p ની ગણતરી કરો અથવા t 4 મિલીસેકન્ડ પર એલિમેન્ટ ને પહોંચાડો જો તેના પોઝીટીવ ટર્મિનલમાં દાખલ થતો કરંટ i 4 cos 100πt ampere છે તેથી વોલ્ટેજ છે અને વોલ્ટેજ છે a આપવામાં આવે છે v 3 i એક ફોર્મુલા બીજાને આપવામાં આવે છે v 3 di ભાગ્યા dt તેથી તે કલાકો છે જે p ની ગણતરી કરે છે અથવા t 4 મિલિસેકંડ પર એલિમેન્ટ ને પહોંચાડે છે જો તેના પોઝીટીવ ટર્મિનલમાં દાખલ થતો કરંટ i 4 cos100πt એમ્પીયર છે અને વોલ્ટેજ v 3 i અને v 3 di તા તેથી ઉકેલ સરળ છે v 3 I તેથી 3 4 cross 100 pi t તેથી 12 cos 100πt તેથી p અથવા છે p vi સાંભળો એક વસ્તુ જે આવરી લે છે તે સામાન્ય છે તે સર્કિટ DC કોડ છે પરંતુ સાઇન કોસાઇન ફંક્શનના એક કે બે સરળ ઉદાહરણ મને લેવામાં આવ્યા છે અને સાઇન કોસાઇનની દ્રષ્ટિએ વિગતવાર સાઇન કોસાઇન અને સિંગલ ફેઝ p or અથવા 3 ફેઝ p or AC સર્કિટ વખતે આવશે અહીં ફક્ત તે ટાઈમ ફંક્શન p or ની જાણકારી આપવા માટે છે પરંતુ પાછળથી જોશે કે સિંગલ ફેઝ સર્કિટમાં p or p or ગણતરી અલગ છે અને 3 ફેસ પણ કંઈક રસપ્રદ છે પરંતુ અહીં તે અહીં સરળ છે સમયની દ્રષ્ટિએ માત્ર લાગણી આપવા માટે આપવામાં આવે છે પરંતુ આ માત્ર થોડી ઉર્જા p or મૂળભૂત ખ્યાલ જાણવા માટે છે તેથી p જો vi બનાવો તો તે ફોર્મુલા હશે જો આ બધા 2 ને ગુણાકાર કરો તો તે 48 cos2 100 t હશે પરંતુ જ્યારે t 4 મિલીસેકન્ડ તે pમાટે 410 અથવા બીજો વિકલ્પ t 4 મિલીસેકંડ છે પછી તેને p 48 cos 2 મળશે જે પણ અંદર આવશે તે p 4 603 વોટ મળશે હવે બીજી વસ્તુ પણ આપવામાં આવી છે કે v 3 di dt તેથી તે 3 છે અને dt di ને i ની ફોર્મુલા આપવામાં આવી છે 4 cos 100πt તેથી અહીં તે i 4 cos100πt છે ડેરીવેટીવ v 1200 pi sin 100πt લો તેથી p v i તેથી આ v ની ફોર્મુલા છે અને આ i 4 cos 100πt ગુણાકારની ફોર્મુલા છે અને p મળશે 2400πsin 200πt at t 4 મિલીસેકન્ડ જે 4 10 3 સેકન્ડ છે તે અહીં મૂકો t 4 10 3 તેને અહીં મૂકો તે મળશે p 4431 8 વોટ એટલે કે 4 4318 કિલોવોટ તેથી આ સુધી આ કેટલાક વધુ ઉદાહરણો છે જે પછીથી જોશે તેથી આ સુધી તે કરંટ અને વોલ્ટેજ ના સમયના તફાવત અંગે થોડો ઓઉટપુટ આપશે પરંતુ પરંતુ તમામ સમયની વિવિધતા અન્ય બાબતો સિંગલ ફેઝ વસ્તુ માટે જોશે પરંતુ આ ફક્ત પ્રથમ છે જે DC સર્કિટ મૂળભૂત ખ્યાલને ધ્યાનમાં લેશે પછી મૂળભૂત કાયદાઓ મૂળભૂત પ્રમેયો આ ક્ષણિક અથવા ફર્સ્ટ ઓર્ડર સર્કિટ છે અને પછી શું કહેશે પરંતુ આ p or કરંટ છે જે સમયસર લેવામાં આવે છે જે શરૂઆતમાં થોડો સ્વાદ આપશે